સેલ કલ્ચરમાં વ્યાખ્યાન શ્રેણીમાં ફરી સ્વાગત છે તેથી છેલ્લા વર્ગો માટે આપણે માઇક્રો કેન્ટિલીવર સિસ્ટમનો ઉપયોગ કરીને કેવી રીતે માપી શકીએ તે વિશે વાત કરી રહ્યા છીએ આપણે મ્યોટ્યુબ દ્વારા ઉત્પન્ન બળને કેવી રીતે માપી શકીએ હવે છેલ્લા વર્ગમાં આપણે તે વિશે વાત કરી કે જો કેન્ટિલીવર વળે અને જો તમારી પાસે કેન્ટિલીવરના કોણમાં ફેરફારને માપવાની રીત હોય તો તમે આમ કરી શકો છો તેથી તે કરવા માટે ત્યાં અમુક સેટઅપ છે જેનો હાલમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અહીં તે સેટઅપ છે જે મને વ્યક્તિગત રીતે વિકસાવવાનો વિશેષાધિકાર છે ઠીક તો આ તમારું એકલ કેન્ટિલીવર છે તમે શું કરો છો તમે અહીં લેસર સ્રોત મૂકો છો તે ખૂબ જ પોઇન્ટેડ લેસર સ્ત્રોત છે અને ખૂબ જ સૌમ્ય લેસર સ્ત્રોત તમે શું કરો છો આ રીતે લેસરને ચમકાવો ઓહ જે રીતે આ આપણું અઠવાડિયું 8 વ્યાખ્યાન 3 w 8 L 3 છે તમે આ કેન્ટિલીવર પર લેસર ચમકાવો અને આ લેસરનું શું થશે આ લેસર આની જેમ પાછું ઉછળશે તેથી આ રીતે તમારું ચમકવું તે સિલિકોન કેન્ટિલીવર પર ફટકારે છે અને તે પાછું ઉછળે છે તેથી હવે એકવાર તે પાછું ઉછળે છે પછી તમે તેને સ્થિતિ સંવેદનશીલ ઉપકરણ અથવા કોઈ પ્રકારનું ઉપકરણ ધરાવીને ટ્રેક કરી શકો છો જે જોશે કે આ લેસર કયા કોણ પર પાછું ઉછળી રહ્યું છે તેથી ઉદાહરણ તરીકે તમે તેને થીટા કોણ પર મોકલી રહ્યા છો અને તે થીટા પ્રાઇમના ખૂણા પર પાછો આવી રહ્યો છે તેથી જો થીટા પ્રાઇમની બરાબર હોય તો તેનો અર્થ એ કે આ કેન્ટિલીવર હલતું નથી અથવા તે ચોક્કસ ક્ષણે તે બેઝલાઇન પર હતું તેથી આ તમારી બેઝલાઇન છે તેથી હવે તમારી પાસે પોઝિશન સેન્સિટિવ ડિવાઇસ છે જે તમને જણાવશે કે વાળવું શું છે અને આ તમારો લેસર સ્ત્રોત છે હવે આ સેટઅપ પર તમે એમ માનીને કોષો ઉગાડો છો કે તેઓ આના જેવી રચનાઓ બનાવશે જે મ્યોટ્યુબ છે હવે આ મ્યોટ્યુબ જ્યારે કરાર કરશે તે આના જેવી ગતિ પેદા કરશે તેથી તેઓ બેઝલાઇનથી વિમુખ થશે અને તેઓ બેઝલાઇન પર પાછા જશે તેઓ બેઝલાઇનથી વળી જશે તેઓ બેઝલાઇન પર પાછા જશે આમ કરતી વખતે અહીં બહાર કેન્ટિલીવર સહેજ વાળશે આ ખૂબ જ સહેજ વળેલો જે કેન્ટિલીવર બંધારણમાં થાય છે તેથી આ કેન્ટિલીવર રેખા છે હું બળને નમતું દોરવાનો પ્રયાસ કરી રહ્યો છું હવે આ બેન્ડિંગ દરમિયાન શું થશે જેમ જેમ આ વળાંક પર લેસર લાઇટ આ રીતે જશે અને તે ઉછાળશે તે એક અલગ થીટા ડબલ પ્રાઇમ પર પાછા ઉછળશે હવે જે કોણ સાથે તે જઈ રહ્યો છે તે કહે છે કે થીટા અને જે કોણ તમને વળાંક પછી મળી રહ્યું છે તે કહે છે કે જો તે થેટા છે તો તમને થેટા પ્રાઈમ મળી રહ્યો છે જે સમાન નથી હવે તે સામગ્રી તમને આ મૂલ્ય જણાવશે તેથી જો તમે અલબત્ત જાણો છો તો તમે આ મૂલ્ય જાણો છો જે 0 છે તેથી આ થીટા પ્રાઇમ મૂલ્ય જે મૂલ્ય છે જે તમારે સ્ટોનીના સમીકરણમાં જોડવાનું છે અને આ તમને મ્યોટ્યુબ દ્વારા ઉત્પન્ન થયેલ બળ આપશે હવે ઉદાહરણ તરીકે કહો તમે દવા અથવા અન્ય કોઈ પરમાણુ જેમ કે સ્નાયુ આરામ કરનાર અથવા કંઈક ઉદાહરણ તરીકે તમને મૂંઝવણ છે કે શું આ ચોક્કસ દવા ચેતાકોષ પર કાર્ય કરે છે કે સ્નાયુ પર કાર્ય કરે છે તેથી તમે કંઈક એવું ઉમેરો કે x y z ગમે તે હવે ઉમેર્યા પછી જો તમે મ્યોટ્યુબ દ્વારા ઉત્પન્ન બળમાં ફેરફાર જોશો તો ઈન વિટ્રો સેટઅપમાં ખૂબ જ સ્વચ્છ પ્રણાલીમાં તમે આગાહી કરી શકશો કે આ પ્રકારની સિસ્ટમમાં ચોક્કસ દવા કેવી રીતે વર્તે છે તેથી આ એક સ્વચ્છ પ્રણાલી છે જે આપણને વિકસાવવાનો વિશેષાધિકાર ધરાવે છે જ્યાં આપણે ખરેખર ટેકનોલોજી બતાવી શકીએ કે કેવી રીતે ટેકનોલોજી બદલાઈ શકે છે ઈન વિટ્રો સિસ્ટમોનું ભવિષ્ય જ્યાં માઇક્રો મશીન ડિવાઇસનો ઉપયોગ સ્નાયુ દ્વારા ઉત્પન્ન થયેલ સંકોચન બળ માપવા માટે કરવામાં આવે છે આવું કહીને મેં તમને કહ્યું કે તેમાં એક વિદ્યુત ઘટક સામેલ છે તેથી ચાલો વિદ્યુત ઘટક વિશે વાત કરીએ તેથી જ્યારે પણ આપણે મ્યોટ્યુબ અથવા સ્નાયુ વિશે વાત કરીએ છીએ ત્યારે તે મોટર ન્યુરોન્સ દ્વારા સંચાલિત થાય છે તેથી આ જે રીતે કંઈક છે તે ઉદાહરણ તરીકે અહીં તમારી પાસે સ્નાયુ છે માફ કરશો અહીં તમારી પાસે સ્નાયુ અથવા મ્યોટ્યુબ છે જે આ રીતે વધતું જાય છે અને અહીં તમારું મોટર ન્યુરોન જે આ સ્નાયુ પર સાયનેપ્સ કરે છે અને સિનેપ્સમાં તમે જે જુઓ છો તે સિનેપ્ટિક છે વેસિકલ તેથી અહીં તમારી પાસે સિનેપ્ટિક વેસિકલ્સ છે અથવા આ ચોક્કસ ભાગને ચેતાસ્નાયુ જંકશન કહેવામાં આવે છે તેથી ચેતાસ્નાયુ જંકશનનું મહત્વ એ હકીકતમાં રહેલું છે કે ચેતાસ્નાયુ જંકશન નક્કી કરે છે કે આ સ્નાયુ કેટલો સંકોચાય છે જો સ્નાયુ સ્વયંભૂ રીતે સંકોચાયેલો સ્નાયુ નથી જે આપણા મોટાભાગના સ્નાયુઓ હાડપિંજરના સ્નાયુ નથી અને તે ન્યુરોટ્રાન્સમીટર છે જે આ ઝોન પર સ્ત્રાવ થાય છે તે પ્રકારનું નક્કી કરે છે મોટો ન્યુરોન પાસેથી ઇનપુટ પ્રાપ્ત કર્યા પછી સ્નાયુ બળ પેદા કરશે તેથી હવે આ જોયા પછી અમે થોડી વધુ જટિલતા ખોલી રહ્યા છીએ જ્યાં તમારે કલ્ચર ડીશમાં બે અલગ અલગ સેલ પ્રકાર રાખવાની જરૂર છે અથવા તેને માઇક્રો કેન્ટિલેવરની ટોચ પર એકીકૃત કરવાની જરૂર છે હું તે તરફ આવીશ તેથી હવે આપણે જાણીએ છીએ કે આપણે સ્નાયુઓના સંકોચનને કેવી રીતે માપી શકીએ છીએ પરંતુ જે આપણે નથી જાણતા તે જો આ સ્નાયુ સ્વયંભૂ સંકોચાય નહીં તો આપણે તેને ચેતાકોષ સાથે કેવી રીતે સાંકળી શકીએ જે આ સ્નાયુને સંકોચિત સ્વરૂપમાં સિગ્નલ મોકલીને બનાવશે એક્શન પોટેન્શિયલ અથવા તમે આ ઇલેક્ટ્રોડ પણ અહીં મૂકી શકો છો જેથી તમે કહી શકો કે તમે સ્નાયુને પણ ઉત્તેજિત કરી શકો છો માફ કરો તે ન્યુરોનને ઉત્તેજિત કરે છે તેથી અહીં બે સમસ્યાઓ છે અને ચાલો સમસ્યાઓ લખીએ એક સ્નાયુ અને ચેતાકોષની સહકલ્ચર કેવી રીતે કરવી તેનો અર્થ વસ્તી છે બરાબર છે સ્નાયુ અને ન્યુરોન સેલના પ્રકારો ન્યુરો સ્નાયુબદ્ધ જંકશનનો અભ્યાસ કરવા માટે જે ટૂંકમાં ઘણા લોકો તેને NMJ તરીકે ઓળખે છે તેથી ન્યુરોમસ્ક્યુલર જંકશનનો અભ્યાસ કરવા માટે સ્નાયુ અને ન્યુરોન કોષના પ્રકારોને કેવી રીતે કલ્ચર કરવું તે તમારી સમસ્યા એક નિવેદન છે સમસ્યા નિવેદન બે છે કે માઇક્રો કેન્ટિલીવર એસેમ્બલી પર આ સિસ્ટમને કેવી રીતે સંકલિત કરવી તેથી હું તેમાં પ્રવેશતા પહેલા હું પહેલા આ ભાગને અનુસરીશ કે તમે અમુક સમયે શું કરવા માગો છો જે હજુ પણ એક સ્વપ્ન છે પરંતુ ભવિષ્યમાં હું વ્યક્તિગત રૂપે માનું છું તે કંઈક ઉકેલાઈ જશે તેથી વિચાર હતો અથવા વિચાર આજની તારીખ સુધી છે તેથી અહીં તમારી પાસે કેન્ટિલિવર બરાબર છે મેં પહેલાથી જ કેન્ટિલીવર વિશે ઊંડાણપૂર્વક વાત કરી છે માફ કરશો તે ભાગને સ્પર્શ ન કરો હું ફક્ત ટોચની સપાટીનો છેદ બતાવી રહ્યો છું અને આ તે છે જે હું કહેવાનો પ્રયાસ કરી રહ્યો હતો તે આ જાડાઈ છે બરાબર છે તેથી હવે વિચાર એ છે કે તમારી પાસે એક મ્યોટ્યુબ છે જે અહીં એક બહુ ન્યુન્ક્લિએટેડ ટ્યુબ ઉગાડે છે અને તમે તેને ન્યુરોન સાથે જોડો છો જે તેના પર સિનેપ્સ બનાવશે જે અલબત્ત મોટો ન્યુરોન હશે અને અહીં તમારી પાસે મ્યોટ્યુબ છે હવે આવું કરવા માટે તમે આ સમગ્ર સેટઅપને વધુ જટિલ બનાવી રહ્યા છો તો તે પહેલાથી જ ત્યાં છે કારણ કે માત્ર એટલું જ નહીં કે આ સ્નાયુએ ચેતાકોષ સાથે પ્રતિક્રિયા કરવી પડે છે અથવા ચેતાકોષને સ્નાયુ સાથે પ્રતિક્રિયા કરવી પડે છે મહત્વનું એ છે કે તેઓ અહીં ચેતાસ્નાયુ જંકશન રચે છે વિધેયાત્મક ચેતાસ્નાયુ જંકશન અથવા કાર્યાત્મક NMJ અથવા ચેતાસ્નાયુ જંકશન વિના આ સમગ્ર પ્રક્રિયા થઇ શકતી નથી તરીકે કરી શકો છો તેથી વિચાર એ છે કે તમે ચેતાકોષોને ઉત્તેજિત કરો તેથી ન્યુરોન એક્શન પોટેન્શિયલ મુસાફરી કરશે અને ચેતાસ્નાયુ જંકશન સુધી પહોંચશે અને ત્યાં પહોંચ્યા પછી તેઓ ન્યુરોટ્રાન્સમીટરનો સ્ત્રાવ કરશે તે ન્યુરોટ્રાન્સમીટર સ્ત્રાવ સ્નાયુ સંકોચન તરફ દોરી જશે અને સ્નાયુ બળ ઉત્પન્ન કરશે તેથી આવા સેટઅપમાં તમને જેની જરૂર છે તે તમને એક સામાન્ય માધ્યમની જરૂર છે જે આ મોટો ન્યુરોન તેમજ મ્યોટ્યુબ બંનેના વિકાસને મંજૂરી આપશે અને એવી કોઈ વસ્તુ નહોતી જે ખરેખર સરળ હતી તે એક પ્રકારની છે કારણ કે જો તમે તમારા પોતાના શરીરને તે રીતે જુઓ છો જો તમે આ કરોડરજ્જુને જુઓ છો તેથી અહીં તમારી કરોડરજ્જુ છે અને તમારા મોટો ન્યુરોન્સ વેન્ટ્રલ હોર્નમાં બેઠા છે અને અહીં તમારી પાસે સ્નાયુ છે તેથી આ તમારા CNS નો એક ભાગ છે તમારી પાસે કરોડરજ્જુ પ્રવાહી અને દરેક વસ્તુનો અલગ સમૂહ છે જ્યારે અહીં આ બહાર છે જ્યાં આ જંકશન રચાય છે તેથી તે સમયે આપણે જે પડકારોનો સામનો કરી રહ્યા હતા તેમાંનો એક એ હતો કે એક સામાન્ય માધ્યમ કેવી રીતે વિકસાવવું અને બીજું એકવાર તમે એક સામાન્ય માધ્યમ વિકસિત કરો જે ફરીથી વ્યાખ્યાયિત માધ્યમ સીરમ મુક્ત હોવું જોઈએ કોષોને તમે કેવી રીતે પ્લેટમાં મુકશો તે પહેલા તમે પ્લેટ પર જશો અને તમે કોને પછી પ્લેટ કરવા જઇ રહ્યા છો આ બીજી એક ખૂબ જ મહત્વની બાબત છે કારણ કે તમારે સમજવું પડશે કે મેં તમને કહ્યું હતું કે સ્નાયુ આ સમગ્ર કઠોરતા અથવા વિભાજનમાંથી પસાર થશે જેમ કે તેઓ અનુસરવા જઈ રહ્યા છે જ્યાં તેઓ ચેતાકોષ તરીકે વિભાજીત છે તેઓ ત્યાં બેઠા હશે અને તેઓ આ રીતે કરશે તમારા સ્નાયુબદ્ધ જંકશન બનાવો તેથી કોઈએ કેવું પડશે કે આપણે માળખું કેવી રીતે ગોઠવવા જઈ રહ્યા છીએ જેથી આપણે તેમાંથી મહત્તમ માહિતી કાઢી શકીએ તેથી હું અહીં બંધ કરીશ આગળના વર્ગમાં આપણે આગળ જઈશું આ ચેતાસ્નાયુ જંકશન અને પ્રક્રિયામાં તેના પડકારોની વાત છે